છેલ્લા વ્યાખ્યાનમાં આપણે સોર્સ ફ્રી RC સર્કિટ રિસ્પોન્સ વિશે ચર્ચા કરી આજના વ્યાખ્યાનમાં આપણે RL સર્કિટ વિશે ચર્ચા કરીશું અને આપણે જોઈશું કે જ્યારે સોર્સ ઉપલબ્ધ ન હોય ત્યારે સર્કિટ કેવી રીતે રિસ્પોન્સ આપશે તો હવે ચાલો આપણે આ અઠવાડિયાના બીજા વ્યાખ્યાનની શરૂઆત કરીએ આપણે હવે સોર્સ ફ્રી RL સર્કિટ વિશે ચર્ચા કરીશું જો તમે RL સર્કિટ જુઓ જેની આપણે આજના વ્યાખ્યાનમાં ચર્ચા કરવાના છીએ અહીં RL સર્કિટમાં L એ સમાંતર રીતે જોડાયેલો છે અથવા તમે કહી શકો છો કે એલીમેન્ટ્સ લૂપ માં શ્રેણી માં જોડાયેલા છે હવે આ સર્કિટ એનાલિસીસ નું લક્ષ્ય ઇન્ડક્ટર માંથી પસાર થતા કરંટ ને શોધવાનું છે અહીં આપણે રિસ્પોન્સ રૂપે ઇન્ડક્ટર કરંટ ને પસંદ કરેલ છે કારણકે આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટર માંથી પસાર થતો કરંટ ત્વરિત રૂપે બદલતો નથી તો RC સર્કિટની જેવા કે જ્યાં કેપેસિટર વોલ્ટેજ ત્વરિત રૂપે બદલતા નથી સમાનરૂપે અહીં ઇન્ડક્ટર કરંટ ત્વરિત બદલી શકશે નહીં હવે ધારો કે t0 સમય પર ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રારંભિક કરંટ I0 છે હવે ચાલો સર્કિટને એનાલાઈઝ કરીએ શરૂઆતમાં ઇન્ડકટરમાં સંગ્રહિત થતી ઉર્જા w12LI02છે અહીં આ લૂપ માં KVL એપ્લાય કરતા તમે જોશો કે VLVR0 થશે જયાં VLLdidtઅને VRiR છે તો આપણે સરળતાથી લખી શકીએ કે LdidtiR0didtRLi0 આ સમીકરણ ને હલ કરવા માટે તમે સંકલન તકનીક નો ઉપયોગ કરી શકો છો જે આપણે RC સર્કિટ માટે પણ કર્યું હતું જેથી તમને dii RLdt મળશે તેનું સંકલન કરતા તમને ln i RLt ln A ln iA RLt મળશે આપણે જે RC સર્કિટ માટે ધારેલ હતું તે મુજબ જ છે ચાલો માની લઈએ કે ln Aએ કોન્સ્ટન્ટ છે સમય t0 હોય ત્યારે આપણે ધારેલું કરંટ નું પ્રારંભિક મૂલ્ય I0છે તેથી ઉપરના સમીકરણ ને આ પ્રમાણે લખી શકાય છે i Ae RLtI0e RLt જો તમે તેની RC સર્કિટ સાથે સરખામણી કરો જ્યાં આપણે ગણતરી કરી હતી કે vV0e tRCછે અને અહી કરંટ iI0e RLt છે ફંક્શન ઝડપથી ડીકે થતું હશે તેથી તે પ્રારંભિક મૂલ્ય I0થી શરૂ થશે અને તે ફંક્શન e RLt થી ડીકે થશે અહીં આકૃતિમાં તમે જોઈ શકશો કે સમય t પર આ પ્રારંભિક મૂલ્યના 36 8 જેટલું બનશે હવે શું છે જો તમે RC સર્કિટ સાથે કોરિલેટ કરો તો એ ટાઈમ કોન્સ્ટન્ટ છે હવે નું મૂલ્ય જો તમે I0e tસમીકરણ સાથે સરખામણી કરો તો તમે સરળતાથી કહી શકો કે LR છે તો અહીં આપણને RL સર્કિટ માટે ટાઈમ કોન્સ્ટન્ટ LR મળે છે તેથી કરંટ I ને R અને L ના સંદર્ભમાં સમીકરણ લખવાના બદલે iI0e tલખી શકાય તો રેઝિસ્ટર ની એક્રોસ માં વોલ્ટેજ શું હશે રેઝિસ્ટરની એક્રોસમાં વોલ્ટેજvRiRI0Re t થશે હવે રેઝિસ્ટર દ્વારા ડિસ્સીપેટ થતો ઇન્સ્ટંટેનીયસ પાવર pvRiI02Re 2tથશે સમય t સુધી રેઝિસ્ટર દ્વારા શોષાતી ઉર્જા wR0tp dt 12LI02 1 e 2t છે આ સમીકરણમાં જયારે t હોય તો wR12LI02 થશે અને આ આપણે ધારેલ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાના પ્રારંભિક મૂલ્ય બરાબર છે તેથી આનો અર્થ એ કે ઇન્ડક્ટરમાં જે પ્રારંભિક ઉર્જા સંગ્રહિત હતી તે છેવટે રેઝિસ્ટરમાં ડિસ્સીપેટ થઇ જાય છે હવે ચાલો ટાઈમ કોન્સ્ટન્ટ વિશેના કેટલાક મહત્વપૂર્ણ તથ્યો જોઈએ ટાઈમ કોન્સ્ટન્ટનું મૂલ્ય જેટલું ઓછું હશે સર્કિટમાં રિસ્પોન્સના ડીકે નો દર એટલો ઝડપી હશે આ આપણે જે RC સર્કિટના કિસ્સામાં જોયું હતું તેના જેવું જ છે તો RL સર્કિટમાં ટાઈમ કોન્સ્ટન્ટનું મૂલ્ય જેટલું ઓછું હશે રિસ્પોન્સના ડીકે નો દર એટલો ઝડપી હશે ટાઈમ કોન્સ્ટન્ટનું મૂલ્ય જેટલું વધારે હશે રિસ્પોન્સના ડીકે નો દર એટલો ધીમો હશે કોઈપણ દરે રિસ્પોન્સ 5 ટાઈમ કોન્સ્ટન્ટ પછી પ્રારંભિક મૂલ્યના 1 થી ઓછો ડિકે થશે આપણે RC સર્કિટના કિસ્સામાં પણ આવું જોયું છે કે જયારે સમય 5 હોય છે જે ટાઇમ કોન્સ્ટન્ટનુ 5 ગણુ છે વોલ્ટેજ ની વેલ્યુ 1 થી ઓછી રહે છે તો અહીં RL સર્કિટના કિસ્સામાં રિસ્પોન્સ ડીકે થશે એટલે કે ઇન્ડક્ટર માંથી પસાર થતા કરંટ નું મૂલ્ય 5 ટાઈમ કોન્સ્ટન્ટ પછી તેના મૂળ મૂલ્યના 1 કરતા ઓછું થઇ જશે સોર્સ ફ્રી RL સર્કિટ સાથે કામ કરતી વખતે આપણે 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે અને આપણે તે મુજબ સર્કિટને હલ કરવી પડશે પ્રથમ આપણે ઇન્ડકટર માંથી પસાર થતો પ્રારંભિક કરંટ શોધવો પાડશે પછી સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ શોધવાનો છે અને પછી ત્રીજુ જ્યારે સર્કિટમાં એક જ ઇન્ડક્ટર હોય અને ઘણા રેઝિસ્ટર જોડાયેલા હોય અથવા સર્કિટમાં કેટલાક ડીપેન્ડેન્ટ સોર્સ પણ હોય ત્યારે સર્કિટને એનાલાઈઝ કરવા માટે થેવેનિન સમકક્ષ એક સારો વિકલ્પ હશે તો આપણે એક સરળ RL સર્કિટ બનાવવા માટે ઇન્ડક્ટરના ટર્મિનલ્સ પર થેવેનિન સમકક્ષનો ઉપયોગ કરીશું અથવા જ્યારે ઘણા ઇન્ડક્ટર્સ ભેગા મળી તેમાંથી એક જ સમકક્ષ ઇન્ડક્ટર બનાવે ત્યારે આપણે થેવેનિન થીયરમ નો ઉપયોગ કરી શકીએ તો સારાંશમાં આપણે કહી શકીએ કે જો આપણી પાસે એવી સર્કિટ હોય જયાં ઘણા ઇન્ડક્ટર્સ અને રેઝિસ્ટર્સ હોય તો આપણે સર્કિટને સરળ બનાવવા માટે થેવેનિન થીયરમનો ઉપયોગ કરી શકીએ અને સર્કિટનો રિસ્પોન્સ શોધી શકીએ હવે ચાલો એક ઉદાહરણ લઈએ જેથી આપણે આ કન્સેપ્ટ ને વધુ સારી રીતે સમજી શકીએ અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણી પાસે એક સર્કિટ છે અહીં 0 5 H ના એક ઇન્ડક્ટરમાં કરંટ i પસાર થઇ રહ્યો છે અને તેના પેરેલલ માં 2 રેઝિસ્ટન્સમા કરંટ ix પસાર થઇ રહ્યો છે અને આપણી પાસે આ ઇન્ડક્ટર અને રેઝિસ્ટરના સમાંતર જોડાણ સાથે 4 નો રેઝિસ્ટર છે અને જે એક ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ સાથે શ્રેણીમાં જોડાયેલ છે જેનો કરંટ કોમ્પોનેન્ટ i છે આ સર્કિટમાં વોલ્ટેજ સોર્સનું મૂલ્ય 3i આપેલ છે અને કરંટ કોમ્પોનેન્ટ ઇન્ડક્ટર માંથી પસાર થતા કરંટ પર આધારીત છે હવે કરંટ નું પ્રારંભિક મૂલ્ય જે અહી આપેલ છે તે t0 પર કરંટ I છે જેનું મૂલ્ય 10 A છે આપણે t સમય પર ઇન્ડક્ટર માંથી પસાર થતા કરંટ નું મૂલ્ય શોધવાનું છે અને 2 ના રેઝિસ્ટર માંથી પસાર થતા કરંટ i નું મૂલ્ય શોધવાનું છે હવે અહીં આપણી પાસે આ સમસ્યા હલ કરવાની બે રીત છે એક રસ્તો એ છે કે આપણે ઇન્ડક્ટર ટર્મિનલ નો સમકક્ષ રેઝિસ્ટન્સ મેળવીએ અને બીજી રીત એ છે કે આપણે શરૂઆતથી જ કિર્ચોફના વોલ્ટેજના નિયમ નો ઉપયોગ કરીએ તેથી જ્યારે આપણે સમકક્ષ રેઝિસ્ટન્સ શોધવાનો હોય ત્યારે આપણે થેવેનિન્સ થીયરમ નો ઉપયોગ કરી શકીએ અને સર્કિટને સરળ બનાવી સમકક્ષ રેઝિસ્ટન્સ શોધી શકીએ બીજું જયારે આપણી પાસે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ હોય ત્યારે આપણે કિર્ચોફના વોલ્ટેજના નિયમનો ઉપયોગ કરી અને સર્કિટને સરળ બનાવી શકીએ જેવું આપણે મેશ એનાલિસીસ ના કિસ્સામાં કરીએ છીએ તો આપણે જે અભિગમ લઈએ મૂલ્ય તો સમાન જ આવશે પરંતુ પહેલા ઇન્ડક્ટર કરંટને મેળવવો હમેંશા વધારે હિતાવહ છે હવે પ્રથમ રીતમાં સમકક્ષ રેઝિસ્ટન્સ ઇન્ડકટર ટર્મિનલ્સ પરના થેવેનિન રેઝિસ્ટન્સ જેટલો જ છે આપણી પાસે સર્કિટમાં ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ હોવાથી આપણે શૂ કરી શકીએ આપણે એક વોલ્ટેજ સોર્સનો ઉપયોગ કરી શકીએ જે વોલ્ટેજ સોર્સનું મૂલ્ય 1 V છે ઇન્ડક્ટર ટર્મિનલ AB પર જે આગળની સ્લાઇડ્સ માં બતાવવામાં આવ્યું છે તો આપણે શુ કર્યુ છે આપણે ટર્મિનલ AB માંથી ઇન્ડક્ટરને કાઢી નાખ્યું છે અને આપણે 1 V નો એક વોલ્ટેજ સોર્સ ઉમેર્યો છે હવે આપણી પાસે સર્કિટમાં બે મેશ છે ધારો કે કરંટ i1અને i2આ દિશામાં વહી રહ્યા છે બંને એક જ દિશામાં છે હવે ચાલો આ બંને મેશ માટે KVL સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ આ કિસ્સા માં તમે સમીકરણ 2i1 2i210 લખી શકો હવે બીજી લૂપ માટે આપણે 6i2 2i1 3i10 લખી શકીએ તો અહીં ડીપેન્ડેન્ટ કરંટ સોર્સનું મૂલ્ય 3i1છે તો જ્યારે આપણે આ સમીકરણ ને સોલ્વ કરીએ ત્યારે આપણને i256i1મળે છે હવે આપણી પાસે i1અને i2 ના રૂપમા બે સમીકરણો છે આ સમીકરણને હલ કરતા આપણને i1 3 મળે છે હવે i1એ i0 ની વિરુદ્ધ દિશામાં છે જે 1 V ના વોલ્ટેજ સોર્સ માંથી વહેતા કરંટનું મૂલ્ય છે તેથી i0 નું મૂલ્ય i0 i1થશે તો આપણને i03A મળશે હવે R સમકક્ષ એ બીજુ કઇ નહી પણ થેવેનિન રેઝિસ્ટન્સ છે અને તેનું મૂલ્ય v0i0છે v0 નું મૂલ્ય 1 V છે અને આપણે ગણતરી કરી કે i0 એ 3 A મળે છે આપણને થેવેનિન રેઝિસ્ટન્સ RThv0i013 મળે છે હવે ટાઈમ કોન્સ્ટન્ટ નું મૂલ્ય કેટલું હશે ટાઈમ કોન્સ્ટન્ટનું મૂલ્ય LReqહશે અહીં L સમક્ક્ષ નું મૂલ્ય 0 5 હેનરી આપેલ છે જે પ્રશ્નમાં જ આપવામાં આવેલ હતું તેથી આપણે આ કિંમત મૂકીશું અને Req ની આપણે હમણાં ગણતરી કરી Req13 છે તેથી નું મૂલ્ય 32 સેકન્ડ થશે તો આ કિંમત આપણે કરંટના મૂળ સમીકરણમા મૂકીએ જે ii e tછે અહીં i10 છે અને આ સમીકરણમાં નું મૂલ્ય મુકતા આપણને કોઈપણ સમય t પર ઇન્ડક્ટરમાં વહેતો કરંટ i10 e 2t3મળે છે હવે જો તમે બીજી રીત જોશો તો આપણે સર્કિટમાં KVL લાગુ કરીએ છીએ તેથી જો તમે KVL લાગુ કરો તો તમે સરળતાથી ઇન્ડકટરને ફરીથી સર્કિટમાં મૂકી દો પછી સર્કિટમાં ફરીથી બે મેશ થશે ચાલો આપણે કરંટનું મૂલ્ય i1 અને i2 તરીકે લઈએ ગણતરીઓ ઉપરની સ્લાઇડ્સમાં બતાવ્યા પ્રમાણેની છે અને આપણને પહેલી રીતની જેમ જ જવાબ મળે છે તેથી કાં તો તમે સીધા સર્કિટમાં કિર્ચોફના વોલ્ટેજના નિયમનો ઉપયોગ કરો અથવા તમે થેવેનિન થીયરમનો ઉપયોગ કરો તમને તે જ પરિણામ મળશે તેથી હવે આપણને i નું મૂલ્ય મળ્યું છે પછીનુ ટાસ્ક છે કે આપણે v નું મૂલ્ય શોધવાનું છે જે બીજુ કઇ નહી પણ ઇન્ડક્ટરની એક્રોસમા વોલ્ટેજ છે ઇન્ડક્ટરની એક્રોસના વોલ્ટેજ vL didt છે અહીં આપણે ઇન્ડક્ટન્સ L નું મૂલ્ય મૂકીએ અને કરંટ i0નું પ્રારંભિક મૂલ્ય મૂકીએ કરણ કે didtજે તમને વિકલન કરવાથી didtનુ મુલ્ય મળે છે તો આ 0 5 ગુણ્યા i0નુ મુલ્ય ગુણ્યા બને છે તેને ગુણ્યા e 2t3છે તેથી તમને વોલ્ટેજ vનુ મુલ્યુ vL didt0 5 e 2t3 e 2t3V મળશે હવે કારણકે ઇન્ડક્ટર અને 2 નો રેઝિસ્ટર સમાંતર રીતે જોડાયેલ છે તેનો અર્થ એ કે ઇન્ડક્ટરના એક્રોસમા જે કંઇ પણ વોલ્ટેજ છે 2 ના રેઝિસ્ટરના એક્રોસમા તેટલા જ વોલ્ટેજ હશે તેથી આપણે કરંટના મૂલ્યની ગણતરી કરી શકીએ કરંટનું મૂલ્ય ixv21 667e 2t3 થશે આ માટે તમે થેવેનિન સમકક્ષ અથવા કિર્ચોફ વોલ્ટેજ નિયમનો ઉપયોગ કરી મેશ એનાલિસીસ મેથડ નો ઉપયોગ કરી શકો અને તમને આખરે તે જ જવાબ મળશે તો હવે આપણે આજનું RL સર્કિટનું વ્યાખ્યાન સમાપ્ત કરીએ છીએ આવતા વ્યાખ્યાનમાં આપણે આ મુદ્દથી આગાળ વિવિધ સ્ત્રોતો સ્પેસિયલી તે સ્ત્રોતો જે સર્કિટના એનાલિસીસ માટે જરૂરી છે તેના વિશે ચર્ચા કરીશું તો જો તમે કોઈ ચોક્ક્સ વિદ્યુત સર્કિટ જોશો તો આપણે વોલ્ટેજ અથવા કરંટ સોર્સ લાગુ કરીએ છીએ તો જ્યારે તમે વોલ્ટેજ અથવા કરંટ સોર્સ લાગુ કરો ત્યારે તે સર્કિટ પર અચાનક લાગુ પડે છે તેથી આપણે સોર્સનો વન સ્ટેપ રિસ્પોન્સ પ્રાપ્ત કરીશું તો આ એક મહત્વપૂર્ણ પ્રકારનો સોર્સ છે જેનો આપણે અભ્યાસ કરીશું વત્તા જ્યારે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં સર્જિસ આવે છે ત્યારે આપણને સર્કિટમાં બીજા પ્રકારના પલ્સ મળે છે જેને પલ્સ રિસ્પોન્સ કહેવામાં આવે છે તો આપણે કેવી રીતે તે વિશેષ ઘટનાનું ગાણિતિક ફંક્શન ની મદદથી અર્થઘટન કરી શકીએ તે પણ જોઈશું કારણકે આ બંને ઇલેક્ટ્રિકલ સર્કિટના એનાલિસીસ માટે જરૂરી છે તો આપણે જોઈશું કે આપણે બંનેને ગાણિતિક ટર્મ માં કેવી રીતે રજૂ કરીશું અને પછી આપણે તે બંનેને વિવિધ RC અને RL સર્કિટ્સ પર લાગુ કરીશું અને જોઈશું કે જ્યારે આપણે સર્કિટમાં સ્ટેપ અને ઇમ્પલ્સ પ્રકારનાં સોર્સ લાગુ કરીએ ત્યારે તેઓ કેવું વર્તન કરશે